આ આગામી પ્રવચનમાં આપનું સ્વાગત છે હવે આપણે ત્યાં સુધી વાયર એન્ટેના અહીં વાયર એન્ટેનાના પ્રકારો અને તેનું વિશ્લેષણ કેવી રીતે કરવું તે જોયું છે અને અમે એન્ટેનાના પરિમાણો જોતા જોયા છે કે મૂળભૂત રીતે એન્ટેના રેડિયેશન કાર્યક્ષમતા અપેરચ્યોર અસરકારક ક્ષેત્ર એન્ટેનાના અસરકારક ક્ષેત્ર પર આધારિત છે હવે વાયર એન્ટેના કારણ કે તે વ્યાખ્યા વાયર દ્વારા છે તેથી તેમની પાસે ખૂબ પહોળાઈ નથી તેમ છતાં તેમની પાસે કેટલીક વિદ્યુત પહોળાઈ છે જે આપણે બતાવી છે પરંતુ જો આપણે વધારે લાભ ઉચ્ચ ડાયરેક્ટિવિટી જોઈએ તો તે પૂરતું નથી તેથી તેના માટે વિચાર આવ્યો કે જો આપણે એન્ટેના માટે બે પરિમાણીય રચનાનો ઉપયોગ કરીએ તો વાયરને બદલે તેનો અર્થ છે ફેલાવવા માટે અપેરચ્યોર પછી તે વધુ સારું રહેશે અને તે બહાર આવ્યું ખરેખર સર જે બોઝ દ્વારા ભારતમાં કલકત્તામાં પ્રથમ વાયર એન્ટેનાની એક અપેરચ્યોર એન્ટેનાની પણ શોધ કરવામાં આવી હતી કારણ કે તેઓ સંદેશાવ્યવહાર હેતુ માટે અથવા તેનો પ્રયોગ સાબિત કરવા માટેના પ્રથમ વ્યક્તિ હતા ખરેખર તેઓ એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સના કાયદા ઓપ્ટિક્સ પર પણ લાગુ પડે છે અને તે માટે તેણે પ્રથમ રીસીવર તરીકે હોર્ન એન્ટેનાનો ઉપયોગ કર્યો હતો જે કંઇ નહીં પણ એક અપેરચ્યોર છે તે તેને ફનલ કલેક્શન કહે છે પરંતુ ખરેખર તે એક અપેરચ્યોર એન્ટેના હતું તેથી હોર્ન એન્ટેના જે આજ સુધી ખૂબ જ પ્રખ્યાત છે અને આપણે તેને જોશું તેથી આ અપેરચ્યોર એન્ટેના એન્ટેનાનો વર્ગ છે ઉદાહરણો છે જો મારી પાસે લંબચોરસ અથવા કોઈપણ તરંગી માર્ગ લંબચોરસ અથવા પરિપત્ર અથવા કોઈ ક્રોસ સેક્શન તરંગ માર્ગદર્શિકા ટ્રાન્સમિશન લાઇન તરીકે હોય અને અચાનક હું તેને ખોલીશ તેનો અર્થ એ કે ત્યાં વધુ ધાતુઓ નથી તેથી તે પછી વેવગાઇડના માઉન્ટથી તે ફેલાવાનું શરૂ કરશે તેથી તેને ઓપન એન્ડેડ વેવ ગાઇડેડ એન્ટેના કહેવામાં આવે છે પછી અને તે સુધારણા દિશા નિર્દેશો વધારવા માટે તેનો અર્થ એ કે અસરકારક અપેરચ્યોર વધારવા માટે તેના હોર્ન એન્ટેના પછી લોકો વેવગાઇડ્સની દિવાલો પર સ્લોટ્સ પણ કાપી નાખે છે તે સ્લોટ એન્ટેના છે પછી બીજો ઉપયોગ થાય છે કે તમે આ પ્રકારના અપેરચ્યોર એન્ટેનાનો ઉપયોગ કરો છો અને પરાવર્તિત સપાટીનો ઉપયોગ કરો છો જેને ડીશ એન્ટેના કહેવામાં આવે છે તેથી એક પરાવર્તક કે ડીશ એન્ટેના કે જે પણ અપેરચ્યોર તરીકે વર્તે છે પરંતુ ખરેખર ત્યાં એન્ટેના હોવું જોઈએ કેટલાક અપેરચ્યોર એન્ટેના અથવા કેટલાક તેની નજીકના વાયર એન્ટેના જેથી તે તે લંબાઈની સપાટી પર આવે અને ત્યાંથી તે ફરીથી શરૂ થાય છે આ રેડિયેશન ગુણધર્મો તેથી તે ડીશ એન્ટેના પછી હોઈ શકો છો હવે પ્લાનર એન્ટેના તેમાંથી એકને પેચ એન્ટેના માઇક્રોસ્ટ્રિપ એન્ટેના કહેવામાં આવે છે તેથી તમારી પાસે એક અપેરચ્યોર છે ડાઇલેક્ટ્રિક્સ પર તેમના પુટમાંથી અપેરચ્યોર ચલાવો અને ત્યાંથી તે ફેલાય છે તેથી આ બધા અપેરચ્યોર એન્ટેનાનાં ઉદાહરણો છે હવે અપેરચ્યોર એન્ટેના માટે વિશ્લેષણ તકનીક વાયર એન્ટેનાથી થોડી અલગ છે કેમ કે વાયર એન્ટેનાએ અમે સાબિત કર્યું છે કે જો આપણે એન્ટેના પર વહન વર્તમાન વિતરણ શોધી શકીએ તો પછી આપણે ત્યાં બધે જ રેડિયેટેડ ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર શોધી શકીશું ગ્રહ સમગ્ર બ્રહ્માંડમાં તમે શોધી શકો છો કે તે શું છે હવે અહીં અપેરચ્યોર એન્ટેનાના કિસ્સામાં તે હંમેશા કરન્ટ નું સંચાલન કરતી નથી કારણ કે તમે હોર્ન એન્ટેના વિશે વિચારો છો માની લો કે મારી પાસે હોર્ન એન્ટેના છે તેથી આ તેનું ફેલાયેલું મોં છે અથવા જો હું આગળનો દેખાવ જોઉં તો તે આ કંઈક છે તેથી ખરેખર ત્યાં છે તેથી આ બધી ધાતુઓ છે અને અચાનક ત્યાં કશું જ નથી તેથી કોઈ વહન કરંટ વર્તમાન નથી તેથી આપણે તે શોધી શકતા નથી કે એક અપેરચ્યોર પર વહન કરંટ શું છે તેથી જ પરંતુ અહીં ઇલેક્ટ્રિક ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે કારણ કે ગમે તે સ્રોત ઉત્સાહિત છે તેથી અપેરચ્યોર પરના વિતરણ દ્વારા અપેરચ્યોર એન્ટેના વિશ્લેષણ કરવામાં આવે છે તેથી અમે તે જોશું તેથી આ બધા પ્લાનર એન્ટેના અથવા અપેરચ્યોર એન્ટેના ક્ષેત્ર સાથેની દ્રષ્ટિએ વિશ્લેષણ કરે છે તે ત્યાં અપેરચ્યોર પર છે તેથી જો હું આ ક્ષેત્રને કોઈક રીતે જાણું હોઉં તો તે કેવી રીતે જાણવું કે આપણે ત્યાં વિવિધ માર્ગો છે તે જોશું પરંતુ જો આપણે અપેરચ્યોર પરનું ક્ષેત્ર શું છે તે અનુમાન કરી શકીએ તો પછી આપણે દરેક જગ્યાએ આ ક્ષેત્ર શોધી શકીશું તેથી તે હવે એક ક્ષેત્ર અપેરચ્યોર ક્ષેત્ર આધારિત વિશ્લેષણ તકનીક છે બીજી વસ્તુ અર્થપૂર્ણ ડાયરેક્ટિવિટી રાખવા માટે આ અપેરચ્યોર છે આ અમે અગાઉ પણ કહ્યું છે કે બંને અપેરચ્યોરપરિમાણો તે બે પરિમાણો હોવાને કારણે પણ તેના બે પરિમાણો છે તેથી તેની લંબાઈ અને પહોળાઈ બંને ઓછામાં ઓછી ઘણી તરંગલંબાઇ હોવી જોઈએ જેથી તમને અર્થપૂર્ણ લાભ મળી શકે તેનો અર્થ એ કે તેમાં એક વિશાળ ઇલેક્ટ્રિકલ વિસ્તાર હોવો જોઈએ પછી જ તમારી પાસે અર્થપૂર્ણ વસ્તુ હોઈ શકે હવે તમે વિચારો છો કે ઓછી આવર્તન પર આ અપેરચ્યોર એન્ટેના લોકપ્રિય નથી કારણ કે જો તમારે અપેરચ્યોર મોટા કદની ઇલેક્ટ્રિકલ લંબાઈનું હોવું હોય તો અને નીચી આવર્તન પર તરંગલંબાઇ ખૂબ મોટી હોવાથી તેથી તમારે વિશાળ અપેરચ્યોરની જરૂર પડે છે જે શક્ય નથી તેથી જ ઉચ્ચ આવર્તન પર ખાસ કરીને માઇક્રોવેવ ફ્રીક્વન્સીઝ જ્યાં તરંગલંબાઇ કેટલાક સેન્ટિમીટર નીચે આવી ગઈ છે ત્યાં તમારી પાસે આ પ્રકારની અપેરચ્યોર માળખાં હોઈ શકે છે તેથી જ અપેરચ્યોરએન્ટેના મોટે ભાગે માઇક્રોવેવ ફ્રીક્વન્સીઝ પર ઉપયોગમાં લેવાય છે તો આ પૃષ્ઠભૂમિ સાથે હવે ચાલો જોઈએ કે કેવી રીતે એક અપેરચ્યોરમાંથી જેનું ક્ષેત્ર વિતરણ જાણીતું છે તેમાંથી વિકિરણ ક્ષેત્રને કેવી રીતે શોધવું તેથી ત્યાં ખરેખર બે તકનીકો છે જેમાંથી આજે આપણે પ્રથમ તકનીક જોશું જેને ફ્યુરિયર ટ્રાન્સફોર્મ પદ્ધતિ દ્વારા પ્લાનર અપેરચ્યોરમાંથી રેડિયેશન કહેવામાં આવે છે મને લાગે છે કે તમે બધા ફ્યુરીઅર ટ્રાન્સફોર્મને જાણો છો અને અમે તે ફ્યુરિયર ટ્રાન્સફોર્મ નોલેજને લઈશુ પરંતુ અહીં એક ફરક હશે કે આ ફ્યુરિયર ટ્રાન્સફોર્મ ટાઈમ ફ્રિકવનસી ફ્યુરિયર ટ્રાન્સફોર્મ નથી તે અવકાશી ફ્યુરિયર ટ્રાન્સફોર્મ છે તેથી આને સમજવા માટે ચાલો આ આકૃતિ જોઈએ મારી પાસે આ એક અપેરચ્યોર છે આ પરિપત્ર વસ્તુ જે સામાન્ય રીતે બતાવવામાં આવે છે તેનો કોઈ આકાર હોઈ શકે છે તેથી આ એક અપેરચ્યોર છે તેથી તેને Sa તરીકે ઓળખવામાં આવે છે આ આખું અપેરચ્યોર Sa દ્વારા સૂચવવામાં આવ્યું છે અને આપણે કહીએ છીએ કે આપણે સ્પર્શેન્દ્રિયને જાણીએ છીએ આનો અર્થ એ કે આ અપેરચ્યોર પરનું ક્ષેત્ર જાણીતું છે અને તે ક્ષેત્રને આપણે Ea કહીએ છીએ તો આ આખી વસ્તુ એક પ્લાન છે ત્યાં એક કટ છે અને તે કાપ એ અપેરચ્યોર છે તેથી તમે કહી શકો કે આ ધાતુ અથવા ડાઇલેક્ટ્રિક અથવા કંઈક છે અને ત્યાં એક અપેરચ્યોર છે તેથી આ આપણા સંકલન સંદર્ભ માટે અમે કહી રહ્યા છીએ કે આ આખું આહ સ્ક્રીન જે z છે તે 0 પ્લાન ની બરાબર છે તેથી અપેરચ્યોર ઝેડ ડિરેશનમાં ફેલાયેલ છે અને ઝેડ 0 કરતા વધારે કદનું છે અને ખરેખર ત્યાં કેટલાક સ્રોત ચોક્કસપણે ઝેડ 0 કરતા ઓછા છે કોઈક રીતે તેઓ ત્યાં વિવિધ માર્ગો છે જેના દ્વારા આ અપેરચ્યોર ઉત્સાહિત છે અમને જવાની જરૂર નથી તે વિગતોમાં કારણ કે તે બધા સ્રોત આના પર આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે દરેક સ્પર્શેન્દ્રિય ક્ષેત્ર ખરેખર આ એક સમાનતા સિદ્ધાંત તરીકે ઓળખાતા પ્રમેયમાંથી આવે છે તેથી જો હું આ અપેરચ્યોરપરના ક્ષેત્રને જાણું છું તો તે ઉત્તેજનાને લાક્ષણિકતા આપવા માટે પૂરતું છે તેથી હવે આપણું કામ 0 થી વધુ z માં વિકિરણ ક્ષેત્ર નક્કી કરવાનું છે હવે ચાલો આપણે કેટલાક ફ્યુરિયર ટ્રાન્સફોર્મ બેઝિક જોઈએ મને લાગે છે કે તમે બધા ફ્યુરિયર ટ્રાન્સફોર્મને જાણો છો પરંતુ આ કિસ્સામાં તે અવકાશી કાર્ય છે તેથી મારી પાસે સમયનું ફંક્શન નથી મારી પાસે સ્પેસનું ફંક્શન નથી ચાલો આપણે કહી શકીએ કે મારી પાસે ફંકશન ડબલ્યુ છે તે એક્સનું ફંકશન છે અને તેનું ફ્યુરિયર ટ્રાન્સફોર્મ હું W દ્વારા વ્યાખ્યાયિત કરી શકું છું અને અવકાશી આવર્તન હું KX તરીકે લખીશ તેથી W હું માઇનસ અનંત તરીકે અનંત ડબલ્યુ એક્સ અને પાવર પ્લસ જે કેએક્સ એક્સ ડીએક્સ તરીકે વ્યાખ્યાયિત કરી શકું છું આ અવકાશી ફ્યુરિયર ટ્રાન્સફોર્મની મારી વ્યાખ્યા છે મહેરબાની કરીને આ વત્તાની નોંધ લો સામાન્ય રીતે સમયની આવર્તનમાં ફ્યુરિયર સામાન્ય રીતે રૂપાંતરિત થાય છે જોકે આ તે પણ માન્ય છે કે આપણે સામાન્ય રીતે તેને ફ્યુરિયર ટ્રાન્સફોર્મ તરીકે લઈએ છીએ જે બાદબાકી તરીકે લઈએ છીએ પરંતુ અહીં આપણે વત્તા લઈ રહ્યા છીએ ખરેખર તે એક સામાન્ય બાબત છે અમે આ કારણમાં ખાસ કરીને કોઈ પણ કારણોસર લઈ શકીએ છીએ જે આપણને પાછળથી ફાયદો આપશે આ વત્તા જે તેથી અમે તે લખી શકીએ છીએ કે ઈન્વર્સ ફ્યુરીઅર ટ્રાન્સફોર્મ શું હશે ઈન્વર્સ ફ્યુરીઅર ટ્રાન્સફોર્મમાં w એ 1 બાય 2 pi છે તેથી હું કહી શકું છું કે અવકાશી રૂપાંતરમાં ચલ કેએક્સ અને એક્સ તેઓ સમય ફ્યુરિયર વિશ્લેષણમાં t અને ઓમેગા જેવી જ ભૂમિકાને અનુસરે છે મહેરબાની કરીને યાદ રાખો કે ટી x ની બરાબર નથી આ પસંદગીને કારણે ટી kx ને અનુરૂપ છે અને ઓમેગા એક્સ સાથે અનુરૂપ છે આનો ગહન અર્થ હશે પરંતુ આપણી આ પસંદગીને કારણે સામાન્ય રીતે આ સમાનતા છે તેથી આ એક છે એક ડાઈમેંન્ટિઅલ ફુરીઅર ટ્રાન્સફોર્મ હવે હું અપેરચ્યોર ધરાવતો હોવાથી મને બે પરિમાણોની જરૂર છે તેથી ટુ ડાઈમેંન્ટિઅલ ફુરીઅર ટ્રાન્સફોર્મ શું છે ધારો કે મારી પાસે એક્સ અને વાય યુ એક્સ વાય બંનેનું ફંક્શન છે તેથી તેનું ફ્યુરિયર ટ્રાન્સફોર્મ હું તેના અને તેના વિપરિત ટ્રાન્સફોર્મ તરીકે લખીશ તેથી આ પૃષ્ઠભૂમિ સાથે ચાલો શરૂ કરીએ હવે આપણે જોયું છે કે કોઈપણ એન્ટેના વિકિરણ ક્ષેત્ર તરંગના સમીકરણને સંતોષે છે તેથી તરંગનું સમીકરણ શું હતું ડેલ ક્રોસ ડેલ ક્રોસ E માઈનસ k0 સ્ક્વેર E બરાબર માઈનસ જે ઓમેગા નોટ જે આ પ્રમાણભૂત તરંગનું સમીકરણ હતું અને આપણે જાણીએ છીએ કે આ ડેલ ક્રોસ ડેલ ક્રોસ ઇ તે વેક્ટર આઇડેન્ટ ડેલ ડોટ ઇ માઇનસ લપ્લેસીઅન ઇ વેક્ટર લેપલેસિયન ઇ દ્વારા છે અને આ ક્ષેત્રમાં મને આ ક્ષેત્રમાં ઝેડ બરાબર 0 થી વધુ ઝેડ છે તેથી તે વિકિરણ ઝોન છે તો ત્યાં જે 0 છે ત્યાં કોઈ વહન વર્તમાન નથી અને ચાર્જની ઘનતા પણ નથી તેથી હું લખી શકું છું ડેલ ડોટ E બરાબર 0 છે અને આ સમીકરણમાંથી ડેલ ચોરસ E વત્તા K0 વર્ગ E બરાબર 0 છે હવે આ બે મુખ્ય સમીકરણો છે જેનો ઇ શોધવા માટે આપણે હલ કરીશું તેથી હવે મેં તેમને ક્રમાંકિત કર્યા ખરેખર અહીં મેં તેને ઉલટા ક્રમમાં લખ્યું છે વિપરીત અર્થ તે મારી વસ્તુ માટે છે કારણ કે આ વેક્ટરનું સમીકરણ છે તેથી હું આને મારું સમીકરણ 1 કહી શકું છું અને વિભિન્ન સમીકરણ જે E છે અથવા તેને 2 કહે છે તે પછી કહે છે તેથી આ બે મુખ્ય સમીકરણો છે જે આપણે હલ કરવાની જરૂર છે હવે ફરીથી હું ફ્યુરિયર ટ્રાન્સફોર્મની બીજી વસ્તુને યાદ કરું છું માની લો કે ફ્યુરીઅર ટ્રાંસ્ફોર્મ Ft હું ઓપરેટર લખી રહ્યો છું તે સમયનો ફ્યુરિયર ટ્રાન્સફોર્મ ઓપરેટર છે તો સમય ધારો કે મારી પાસે ટાઇમ ફંકશન s છે s ટી ના ડેરિવેટિવનું ફ્યુરિયર ટ્રાન્સફોર્મ શું છે જે આપણે જાણીએ છીએ જે ઓમેગા આ Fts છે તેનો અર્થ એ કે તે j ઓમેગા ફ્યુરીઅર ટ્રાન્સફોર્મ એ સિગ્નલ s છે દેખીતી રીતે આ s ફક્ત આ હોલ્ડ માટે ફક્ત પ્રતિબંધ છે s સમય મર્યાદિત હોવો જોઈએ તેનો અર્થ એ કે અનંતનો આંક 0 છે તેથી સમય મર્યાદિત સંકેત માટે આ માન્ય છે હવે હું કહું કે આનો અવકાશી ભાગ શું હશે તો શું હું એમ કહી શકું છું કે ડેલ એક્સ દ્વારા Fx ડેલ યુ x વાય નું ફ્યુરિયર ટ્રાન્સફોર્મ હશે દેખીતી રીતે આ એક આંશિક ચલ છે કારણ કે આ બે પરિમાણીય છે તેથી આ હું માઈનસ j kx Fx u તરીકે લખી શકું છું માઈનસ કેમ કારણ કે અવકાશી કિસ્સામાં તે વ્યાખ્યા સમસ્યા તેવી જ રીતે આ એફ એક ઓપરેટર છે તેથી જ તે કંઈક સર્પાકાર છે હું લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેથી બે પરિમાણીય કાર્ય માટે આનું શું થશે ડેલ એક્સ તેથી આ બાદબાકી જે કેએક્સ સંપૂર્ણ ચોરસ એફએક્સ યુ એક્સ વાય હશે તમે કરી શકો છો હું આ કેમ કરું છું કારણ કે મારી પાસે આ વ્યક્તિઓ અને આ વ્યક્તિઓ છે તેથી મારી પાસે અહીં ડેલ સ્ક્વેર છે ડેલ ડેલ એક્સ સ્ક્વેર ડેલ વાય સ્ક્વેર ડેલ ડેલ વાય ચોરસ તેથી જ હું આ કરી રહ્યો છું તો ચાલો આપણે ફ્યુરીઅર ટ્રાંસ્ફોર્મ બંને સમીકરણ 1 અને સમીકરણ 2 લઈએ તો હું ડેલ સ્ક્વેર ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ ડેલ મેળવીશ આ પ્રથમ સમીકરણનું છે ફક્ત હું તેને કાર્ટેશિયન કોઓર્ડિનેટમાં લખી રહ્યો છું આ જ રીતે અહીં બીજું સમીકરણ તમે મને ડેલ એક્સ પ્લસ ડેલ ઇ એક્સ વાય ઝેડ દ્વારા ડેલ એક્સ પ્લસ ડેલ ઇઝ એક્સ વાય ઝેડ દ્વારા ડેલ ઝેડ દ્વારા બરાબર આપશો હવે ચાલો આપણે 1 અને 2 નું ફ્યુરિયર ટ્રાન્સફોર્મ લઈએ તેથી જો આ હું ફ્યુરિયર ટ્રાન્સફોર્મ અવકાશી ફ્યુરિયર ટ્રાન્સફોર્મ લઈશ તો હું ડેલ સ્ક્વેર મેળવી શકું છું આ શું છે એક્સ એક્સ કેએક્સએક્સ કે ઝેડ એ એક્સ અને વાયના સંબંધમાં ઇ એક્સ વાય ઝેડ નું ફ્યુરિયર ટ્રાન્સફોર્મ છે અહીં તમે જુઓ છો કે હું ઇરાદાપૂર્વક પ્રતીકાત્મક ભૂલ કરી રહ્યો છું ખરેખર તમે જુઓ છો કે મેં ત્યાં લખ્યું છે જ્યારે આપણે W નું ફ્યુરિયર ટ્રાન્સફોર્મ લઈએ છીએ ત્યારે ફ્યુરીઅર ટ્રાન્સફોર્મ એ આ મૂળ ફંકશનથી સંપૂર્ણપણે અલગ કાર્ય છે તેથી જ આપણે લોઅર કેસ અને અપર કેસનો ઉપયોગ કરીએ છીએ કેટલાક અન્ય સૂચનો માટે આપણે કરીએ છીએ કારણ કે ફ્યુરિયર ટ્રાન્સફોર્મ એ એક સંપૂર્ણપણે અલગ કાર્ય છે તે ડબલ્યુ એક્સ જેવું નથી પરંતુ અહીં હું તે કરી રહ્યો છું આહ જ્યાં તમે સમાન સંકેત E જોશો અને આ વસ્તુ ફક્ત હું કેએક્સ આપી રહ્યો છું તે ખરેખર હશે તેથી Ex હા આ કાઢી નાખવામાં આવશે નહીં ખરેખર આ સંકેત પોતે જ હું બદલી રહ્યો છું તે દલીલ દ્વારા જ બાકી રહ્યો છું તમારે આ યાદ રાખવું પડશે કારણ કે તે ફક્ત E અને E સમાન કાર્યો નથી માત્ર હું દલીલ બદલી રહ્યો છું તેવું નથી પરંતુ જો આપણે અન્ય સૂચનોનો ઉપયોગ કરીએ છીએ જે જટિલ બનશે તેથી જ આપણે તે જ રાખીએ છીએ પરંતુ યાદ રાખવા માટે સમજવા માટે અથવા તમારે તે સમજવું પડશે કે કેએક્સ કેવાય તેમની હાજરીથી તે ફ્યુરિયર ટ્રાન્સફોર્મ છે તેથી તે ઇ જેવું જ કાર્ય નથી આ નોંધનીય સરળતા માટે છે તેથી અમને આ બે વસ્તુઓ મળી છે હવે હું આને દૂર કરું છું તો આ મારી બે વસ્તુઓ છે અહીં તમે જુઓ છો કે મને આ ચલો મળ્યાં છે ત્યાં કંઈક છે જેથી મારે સરળ કરવાની જરૂર છે જેથી હું KZ ચોરસ આ કોન્સ્ટટન્ટ k0 ચોરસ માઇનસ kx ચોરસ માઇનસ Ky ચોરસ બરાબર છે તેથી પછી આ આ સમીકરણ જો હું તે કેઝેડ સ્ક્વેર વસ્તુ મૂકું તો તે ડેલ સ્ક્વેર ઇ બને છે હવે આ મેં આ સમીકરણને ફક્ત કેઝ્ડ સ્ક્વેરમાં મૂક્યું છે જે ક્ષણ હું કરું છું કે તમે આ પરિચિત લાગે છે આ એક તરંગનું સમીકરણ છે તેથી આનો સમાધાન શું છે આનો ઉદ્દેશ ઇ ટુ પાવર પ્લસ માઈનસ જે કેઝેડ ઝેડ છે તમે પણ મૂકી શકો છો અને જુઓ કે આ એક સોલ્યુશન છે તેથી આ તરંગનું સમીકરણ હલ થાય છે પરંતુ યાદ રાખો કે આ ફુરિયર ટ્રાન્સફોર્મ સોલ્યુશન છે કારણ કે આ એક ફ્યુરિયર ટ્રાન્સફોર્મ અભિવ્યક્તિ છે હવે તેમના માટે પણ કારણ કે આપણે બાહ્યરૂપે પ્રસારિત તરંગ પર વિચારણા કરી રહ્યા છીએ તેથી બાહ્ય તરંગનું ફ્યુરિયર પરિવર્તન કે જેમાં આ વત્તા સોલ્યુશન હોઈ શકતું નથી તેથી આપણે વત્તા સોલ્યુશન નહીં લઈએ આ સોલ્યુશન આપણે ફેંકી દઈશું અને અમે ફક્ત લઈશું ઇ થી પાવર માઈનસ સોલ્યુશન તેથી E નો સામાન્ય ઉકેલો શું હશે તેથી E નો ઉકેલો E એ f e થી પાવર માઈનસ j kz z છે હું લખી શકું છું કે જ્યાં સુધી z વેરીએબલ સ્થિર છે ત્યાં સુધી આ એક સ્થિર છે હવે આ નિર્ધારિત કરવાનું છે તેથી આ નિર્ધારિત થાય તે ક્ષણ અમે સમાધાન શોધીશું તેથી હવે આ ઉકેલો છે મેં તેને આ સમીકરણમાંથી મેળવ્યું છે તેથી તે મને અન્ય સમીકરણમાં મૂકવા દો તેથી જો હું તેને અન્ય સમીકરણમાં મૂકું તો આ સોલ્યુશન તમે જોશો કે આપણને kx fx વત્તા ky fy પ્લસ kz fz 0 ની બરાબર છે fx શું છે fx fy fz એ f ના ઘટકો છે અથવા આ કેટલીક વખત તેને સમજવા માટે પણ લખાયેલું છે કારણ કે k ડોટ એફ 0 ની બરાબર છે તેથી આ સમીકરણ અમને શું કહે છે આ એક ખૂબ મહત્વનું સમીકરણ છે અને આ અમને કહે છે કે હું fx fy fz શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું તે કહે છે કે તેઓ સ્વતંત્ર નથી 2 સ્વતંત્ર છે કારણ કે તેઓ આનાથી સંબંધિત છે તેથી જો મને 2 અન્ય પહેલેથી જ નક્કી થઈ જાય છે તેથી આ આનું પરિણામ છે હવે આવું કેમ છે ખરેખર જો તમે પાછળ જુઓ તો આ સમીકરણ ક્યાંથી આવ્યું આ સમીકરણ એ વિકસિત ક્ષેત્ર પરના પ્રતિબંધમાંથી આવ્યું છે તે છે ડાયવર્ઝન 0 હોવું જોઈએ જેથી અદૃશ્ય થઈ રહેલા વિભિન્નતાએ આ શરત મૂકી છે કે x ત્રણ ઘટકો સ્વતંત્ર નથી ત્યાં ફક્ત 2 ડિગ્રી સ્વતંત્રતા છે તો હવે આ ઉકેલો મને આ સોલ્યુશનથી ઉલટું લખવા દો હવે આ સોલ્યુશન છે તો આ શું છે આ એક ફ્યુરિયર ટ્રાન્સફોર્મ છે આનું વિપરિત રૂપાંતર શું છે આનું ઉલટું પરિવર્તન ઇ 1 બાય 4 pi સ્ક્વેર માઈનસ અનંતથી પ્લસ અનંત f e થી પાવર માઈનસ j kz z પછી ઇ પાવર માઈનસ j kx x બાદબાકી j ky y d kx d ky છે આ સોલ્યુશન છે આ ભાગ મેં લખ્યો છે અને પછી ઇ પાવર માટે આ ઈન્વર્સ k e ટુ પાવર j kx માઈનસ j k માઈનસ d to x તો આ સરળ રીતે હું લખી શકું છું જ્યાં k dot r kx x Plus ky y Plus kz z શું છે તેથી તે લગભગ તે જ તે અમને કહે છે કે કોઈપણ બિંદુએ ક્ષેત્ર શું હશે તે ફક્ત તે છે તેને રજૂ કરી શકાય છે શું હું કહી શકું છું કે આ ઈ ટુ પાવર જે કે ડોટ આર તેનો અર્થ છે વિવિધ મૂલ્યો અથવા x y તેથી આ હું કહી શકું તે પ્લેન તરંગ છે આ આ ત્રણ આ એક પ્લાન તરંગ છે અને તે મૂળરૂપે પ્લેન તરંગોનું સુપરપોઝિશન છે તેઓ મૂલ્ય kx ky જુદા જુદા kx ky લઈ રહ્યા છે તેથી આ એક સ્પેક્ટ્રમ છે કારણ કે આ કેએક્સ ky કંઈ નથી પરંતુ આપણી અવકાશી આવર્તન છે તેથી હું એમ કહી શકું છું કે કિરણોત્સર્ગ ક્ષેત્ર શું છે જે 0 ઝોન કરતા વધારે ઝેડમાં ક્ષેત્રને પ્લેન તરંગોના સ્પેક્ટ્રમ તરીકે રજૂ કરી શકાય છે કારણ કે આ એક વેક્ટર એમ્પ્લીટયુડ એફ એ પ્લેન તરંગ છે જે પ્રસરણ વેક્ટર કે ની દિશામાં પ્રસાર કરે છે અહીંથી આપણે તે લેવાનું રહેશે કે kz kx અને ky જુદા જુદા મૂલ્યો શું લઈ શકે છે હવે કેઝેડની વ્યાખ્યામાંથી જો તમે કેઝેડની વ્યાખ્યા જુઓ છો તો આ હતી કેઝેડ સ્ક્વેરની વ્યાખ્યા K0 ચોરસ બરાબર છે તેથી તમે અહીં પ્રસાર વેક્ટરની તે તીવ્રતા જોઈ શકો છો જે કે 0 જેવી જ છે હવે ત્યાં બે સંભાવનાઓ છે કેએક્સ સ્ક્વેર વત્તા કે ચોરસ કે 0 થી વધુ અથવા કે 0 કરતા ઓછું હોઈ શકે છે જો kx ચોરસ વત્તા K0 k0 કરતા વધારે તો KZ તમે જોશો કે તે કાલ્પનિક બને છે કાલ્પનિક કેઝેડનો અર્થ શું છે તેથી આ પ્લેન તરંગો છે જે નીચે મરી જશે ખરેખર તે એટેન્યુએટિંગ તરંગ છે તેઓને સ્પષ્ટ તરંગો કહેવામાં આવે છે અને મૂળભૂત રીતે તે કિરણોત્સર્ગના નજીકના ક્ષેત્રમાં ફાળો આપે છે તેથી નજીકના ઝોન રેડિયેશનનું આ સ્પષ્ટ મોડ્સ દ્વારા ફાળો છે અને આ વસ્તુ માટે આ કેઝેડ અન્ય સ્થિતિ માટે વાસ્તવિક છે તેથી તેઓ કિરણોત્સર્ગ ક્ષેત્રે ફાળો આપે છે કારણ કે આ માત્ર પ્લેન તરંગો છે જે બહારની તરફ ફેલાય છે કારણ કે તેમના કેઝેડ વાસ્તવિક છે મને લાગે છે કે આગામીમાં આપણે તે જોશું હજી સુધી અમને એફ વેલ્યુ મળી નથી કારણ કે આપણે કહ્યું છે કે આ ઉપાય છે પરંતુ આ એફ અમે એફ કેવી રીતે શોધવું તે નક્કી કર્યું નથી જેથી આપણે આગળના વર્ગમાં જોશું